હવે આપણે મેશ વિશ્લેષણ અને નોડલ વિશ્લેષણ બંનેનો અભ્યાસ કર્યો છે આપણે ટૂંકમાં બંનેની સરખામણી કરીશું તો એકને બદલે બીજાંનો ઉપયોગ ક્યારે કરવો તે મુખ્ય પ્રશ્ન છે અને મેં સામાન્ય લૂપ વિશ્લેષણને ધ્યાનમાં લીધું નથી મેં માત્ર મેશ વિશ્લેષણ લીધું હતું જે પ્લેનર્સ સર્કિટના વિશિષ્ટ કિસ્સા માટે લૂપ વિશ્લેષણ છે પરંતુ આ વાત લૂપ વિશ્લેષણ પર પણ લાગુ પડે છે સામાન્ય રીતે મારી પસંદગી નોડલ વિશ્લેષણ માટે છે તે એટલા માટે છે કે સામાન્ય રીતે નોડને ઓળખવા ખૂબ જ સરળ છે તો તમે જાણો છો કે તમારી પાસે n નોડ સાથેની સર્કિટ છે અને ત્યાં તમને બતાવવાં માટે લખેલું છે જ્યારે લૂપ્સને ઓળખવું થોડું જટિલ છે જે સ્વતંત્ર છે હવે ધ્યાનમાં લેવા જેવી બીજી બાબત એ છે કે કયો કેસ તમને સમીકરણો આપે છે અને અલબત્ત તમે આનાં વિશે સામાન્ય નિવેદન આપી શકતા નથી તમારી પાસે ઘણાં બધાં નોડ હોઈ શકે છે અને તમારી પાસે દરેક નોડ અને અન્ય નોડને જોડાતા ઘટકો છે પછી દેખીતી રીતે ત્યાં ઘણા ઓછા નોડલ સમીકરણો છે પછી ત્યાં લૂપ સમીકરણો છે પરંતુ અલબત્ત તમારી પાસે આવો વિશિષ્ટ કિસ્સો નથી હવે અન્ય વિશિષ્ટ કિસ્સામાં તમારી પાસે આ બે નોડ વચ્ચે એક ઘટક છે અને બીજું ઘટક અને તેવી જ રીતે તેથી તમારી n નોડવાળી સર્કિટમાં ફક્ત n ઘટકોનો સમાવેશ થાય છે જ્યારે ત્યાં એક લૂપ છે દેખીતી રીતે તે કિસ્સામાં લૂપ વિશ્લેષણ દર્શાવે છે કે તમારી પાસે એક લૂપ છે અને લૂપના દરેક ઘટકમાંથી સમાન કરંટ વહે છે હવે બધી વાસ્તવિક સર્કિટમાં વચ્ચે ક્યાંક આવેલા હોય છે પરંતુ મોટાભાગે મને લાગે છે કે તમે નોડલ વિશ્લેષણ શુદ્ધ સમીકરણો સાથે સમાપ્ત થશે તેથી જ નોડલ વિશ્લેષણને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે પરંતુ મુખ્ય કારણ એ છે કે વ્યવસ્થિત રીતે તે નોડને ઓળખવું અને સમીકરણ લખવું ખૂબ સરળ છે હવે એક કેસ જે ખાસ કરીને જાત વિશ્લેષણ માટે છે આ મેશ વિશ્લેષણ વધુ ઉપયોગી હોઈ શકે છે તે એ છે કે તમે દેખીતી રીતે જોશો કે લૂપની સંખ્યા ઓછી છે પરંતુ દરેક લૂપ્સ શ્રેણીમાં સંખ્યાબંધ ઘટકો ધરાવે છે તેથી તે કિસ્સામાં નોડલ વિશ્લેષણની તુલનામાં મેશ વિશ્લેષણ અથવા લૂપ વિશ્લેષણ કરવું સરળ છે પરંતુ મોટાભાગે નોડલ વિશ્લેષણનો સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ સર્કિટ સ્ટિમ્યુલેટરમાં પણ થાય છે તેથી આ છે જેનો મોટાભાગે ઉપયોગ થાય છે તેથી તે માત્ર સરખામણી માટે છે અલબત્ત સર્કિટના જાત વિશ્લેષણ માટે હું સૂચન કરું છું કે જ્યારે તમને સર્કિટ આપવામાં આવે ત્યારે તમે બંને માટે અથવા ઓછામાં ઓછું એક માટે પ્રયાસ કરો તમે નોડલ વિશ્લેષણ અને મેશ વિશ્લેષણ બંનેને ધ્યાનમાં લો અને તમે લખેલાં સમીકરણો પર લાગું કરો તે રીતે તમને તેમાંથી એકને લેવાથી શું થાય છે તેનો સારો ખ્યાલ હશે અને તમે પૂરતી પ્રેક્ટિસ કર્યા પછી તમે ફક્ત એકને પસંદ કરી શકો અને આગળ વધી શકો છો કોઈપણ રીતે જાત વિશ્લેષણ નાની સર્કિટ માટે કરવામાં આવે છે